તેથી આગળનું મોડ્યુલ કે જેના વિશે આપણે વાત કરીશું તે છે ફાઇનાઇટ એલિમેન્ટ મેથડ તેથી મર્યાદિત તત્વ પદ્ધતિ છે તમે બધાએ મર્યાદિત તત્વ પદ્ધતિ સાંભળી છે તે એન્જિનિયરિંગની ઘણી શાખાઓમાં પ્રમાણભૂત પદ્ધતિ છે તેથી અમે આ ક્ષેત્રના ઇતિહાસ વિશે વાત કરીશું જે યોગ્ય ઝાંખી હેઠળ આવે છે તેથી મર્યાદિત તત્વ પદ્ધતિ માટેનું ટૂંકું સ્વરૂપ તમને દરેક જગ્યાએ મળશે એ FEM છે અને તે પ્રમાણમાં તાજેતરની પદ્ધતિ છે આ અર્થમાં કે તે ખૂબ જ જૂનું નથી અલબત્ત સેંકડો વર્ષો જૂનું પાર્શિયલ ડિફફરેનશીયલ સમીકરણ છે પ્રખ્યાત ગણિતશાસ્ત્રી કુરન્ટ તે વ્યક્તિ છે જેણે પાર્શિયલ ડિફફરેનશીયલ સમીકરણો ઉકેલવા માટે ફરીથી 40 ના દાયકામાં તેના પર કામ કરવાનું શરૂ કર્યું અને એન્જિનિયરિંગ સમુદાયે 60 ના દાયકાથી જ તેની નોંધ લેવાનું શરૂ કર્યું તેથી મારો મતલબ એ છે કે જ્યારે હું કહું કે તે પ્રમાણમાં નવું છે અને અંતે તે શું છે મારો મતલબ છે કે તે નિર્ધારિત સીમા શરતો સાથે મેક્સવેલના સમીકરણોને ઉકેલવાની એક પદ્ધતિ છે જે પહેલાનું મોડેલ ઇન્ટેગ્રલ સમીકરણો વિશે પણ હતું તે જ વસ્તુ હતી તેથી સ્વાભાવિક રીતે આપણે એ જાણવા માંગીએ છીએ કે આપણે પહેલાથી જે શીખ્યા છીએ તેની સરખામણીમાં શું તફાવત છે તેથી ઇન્ટેગ્રલ સમીકરણોમાં જે આપણે જોયું ગાણિતિક રીતે વ્યવહાર કરવા માટે ખૂબ જ મુશ્કેલ બાબતોમાંની એક ગ્રીનનું ફંક્શન હતું કારણ કે તેમાં એકલતા અને તે બધી વસ્તુઓ યોગ્ય છે તેથી FEM માં ગ્રીનનાં કાર્યો વિશે સારા સમાચાર એ છે કે ત્યાં નથી આપણને FEM માટે ગ્રીનનાં કાર્યો જાણવાની જરૂર નથી હકીકતમાં ગ્રીનનાં કાર્ય વગર FEM તૈયાર કરવામાં આવે છે હકીકતમાં તે એક ઈન્ટિગરલ સમીકરણ બરાબર નથી તેથી પ્રારંભિક બિંદુ પોતે જ અલગ છે મેક્સવેલના સમીકરણથી તમે બધી રીતે એક ઈન્ટિગરલ સમીકરણમાં રૂપાંતરિત કરતા નથી અને પછી તમે ડિફરન્સીયલ સ્વરૂપમાં જ રાખો છો અને પછી ઉકેલો છો અને અમે તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું તેથી આ એક મોટો ફાયદો છે કારણ કે ગ્રીન ના ફંકશન ખરેખર હેટેરોજીનીયસ પદાર્થોની ગણતરી કરવા માટે ખૂબ જ મુશ્કેલ છે અને તેથી પછી ભૂમિતિ આ ફેમના મુખ્ય પ્લસ પોઇન્ટમાંનું એક છે તે તમને ઘણી જટિલ આકારની વસ્તુઓ સાથે વ્યવહાર કરવાની મંજૂરી આપે છે તેથી આ વિમાનની જેમ જે અહીં બતાવવામાં આવ્યું છે તેથી આ તમારા વાસ્તવિક સીમ્યુલેશન છે જો તમે કોઈ વસ્તુના વિમાનના રડાર ક્રોસ સેકશનને શોધવા માંગતા હો તો આ રીતે તમે ડોમેનને નાના ભાગો માં તોડી નાખો છો તેથી અહીં તેઓએ સમગ્ર સપાટી પર આ ત્રિકોણ બનાવ્યા છે અને આ ઓબ્જેક્ટ માટે બરાબર છે તેથી ઑબ્જેક્ટનો આકાર લે છે તેથી તે તમને ગમે તે જટિલ પદાર્થને મેશ કરવા અને તેની સાથે કામ કરવા માટે પ્રમાણભૂત CAD સોફ્ટવેરનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે તેથી તે તમને વાસ્તવિક જીવનની ઘણી કાર્યક્ષમતા આપે છે પછી કંઈક કે જે આપણે વિગતોની તપાસ કરીશું કારણ કે આપણે કોમ્પ્યુટેશનલ ખર્ચ સાથે આગળ વધીએ છીએ તે ઈન્ટિગરલ સમીકરણ પદ્ધતિઓની સરખામણીમાં ખૂબ જ ઓછું છે તેથી ઈન્ટિગરલ સમીકરણ પદ્ધતિઓ કહે છે કે તમને a સમીકરણોની પદ્ધતિ ઈન્ટિગરલ સમીકરણ પદ્ધતિઓ ઉકેલવાની જટિલતા શું હતી તમારામાંથી જેઓએ રેખીય બીજગણિત કર્યું છે સમીકરણોની વ્યવસ્થા તેમને ઉકેલવાની જટિલતા શું છે તેથી ઈન્ટિગરલ સમીકરણ હતું FEM માં આ લગભગ બહાર આવ્યું છે તો આ મહાન સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય છે રેખીય તમને સમીકરણની રેખીય સિસ્ટમ મળે છે અને પરંતુ તમે તેને હલ કરી શકો છો સમય તો યુક્તિ શું હોઈ શકે A મેટ્રિક્સ અથવા સિસ્ટમ મેટ્રિક્સની એક વિશેષતા છે અને તે આગલો મુદ્દો છે જે તમને મળે છે તે સમીકરણની સિસ્ટમ વાસ્તવમાં છૂટી છે તેથી પ્રશ્ન એ છે કે જ્યારે હું આ વિમાનના રડાર ક્રોસ સેકશનની ગણતરી કરવા માંગુ છું તો શું તમને દરેક માટે એક પોઇન્ટ મળશે વિદ્યાર્થી હા દરેક માટે મૂલ્ય દરેક ત્રિકોણ માટેનું મૂલ્ય ના તેથી રડાર ક્રોસ સેક્શન એ કંઈક છે જે નિરીક્ષક માટે દૂર સુધી વ્યાખ્યાયિત થયેલ છે તે અહીં દરેક નાના નાના ત્રિકોણ પર ઈન્ટિગરલ છે તેથી દરેક નાનો ત્રિકોણ એક અજાણ છે જેને તમે હલ કરી રહ્યા છો અને તે સમીકરણોની સિસ્ટમ બનાવે છે એકવાર તમે તેને આખરે મેળવી લો આ વ્યક્તિ એક નંબરનું મૂલ્ય શોષી લે છે તેથી સમીકરણોની આ વિરલ સિસ્ટમ તમને આ ક્રમ n મેળવવા માટે પરવાનગી આપે છે અને આ તમને એ પણ કહે છે કે જો હું વાસ્તવિક જીવન માટે ખૂબ જ જટિલ વિમાન અથવા જહાજ અથવા કંઈક અનુકરણ કરવા અને ઉકેલવા માંગતો હતો તો ઈન્ટિગરલ સમીકરણ પદ્ધતિઓ સાથે કામ કરવું અશક્ય છે કારણ કે તેમાં ઘણો સમય લાગે છે વિરુદ્ધ તેથી મારે આ તરફ ધ્યાન દોરવું જોઈએ તમારા પાઠ્યપુસ્તક LU વિઘટન અથવા ગમે તે તમારા માટે છે આ માટે સ્ટેટ ઓફ આર્ટ કંઈક વધુ 2 4 જેવી છે સંશોધન સ્તરની વસ્તુ હા તેથી જો મારો મતલબ છે પાઠ્યપુસ્તક ની વસ્તુ છે પરંતુ તમે વધુ સારી રીતે કરી શકો છો પરંતુ જેટલું સારું નથી પછી ઈન્ટિગરલ સમીકરણોના કિસ્સામાં સમીકરણોની સિસ્ટમનો સંગ્રહ એ સંગ્રહિત કરી રહ્યો હતો તમને કેટલી મેમરી જોઈએ છે ખરું તેથી ઈન્ટિગરલ સમીકરણોમાં સંગ્રહ હતો જ્યારે FEM માં કારણ કે મારી પાસે છૂટાછવાયા મેટ્રિક્સ n સમીકરણો છે દરેક સમીકરણ છૂટાછવાયા છે એટલે બહુ ઓછી એન્ટ્રીઓ શૂન્ય છે તેથી પ્રવેશોની સંખ્યા ફરીથી FEM છે તેથી સ્ટોરેજ અને ગણતરી બંને દ્રષ્ટિએ FEM એક મોટો વિજેતા છે તેથી મારો મતલબ છે કે આને કુદરતી રીતે જોતા તમારે એક પ્રશ્ન પૂછવો જોઈએ જો બધું જ હોય તો FEM વિશે મહાન અમે શા માટે આ ઈન્ટિગરલ સમીકરણ પદ્ધતિનો અભ્યાસ કરવાની તસ્દી લીધી તો જવાબ એ છે કે ઈન્ટિગરલ સમીકરણ પદ્ધતિઓ સાથે તમને જે ચોકસાઈ મળે છે તે વધુ સારી છે તેથી સમાન સ્તરની ચોકસાઈ મેળવવા માટે તમારે ઈન્ટિગરલ સમીકરણ પદ્ધતિ ઠીક કરતાં FEM માં વધુ સારી રીતે છૂટા કરવાની જરૂર પડશે અને આપણે જોઈશું કે આપણે તેના માટે ખૂબ જ સારો વૈચારિક કારણ જોશું કારણ કે આપણે સાથે જઈએ છીએ કે તે શા માટે તે રીતે છે તેથી સમીકરણોની સપર્સ વ્યવસ્થા માટે તમને જે કિંમત મળે છે તે ત્યાં મફત ભોજન હોવું જોઈએ નહીં અને તેથી જ તમે ગુમાવશો તેથી તમારા ઘણા બધા વ્યાપારી સોફ્ટવેર ઉદાહરણ તરીકે સૌથી વધુ લોકપ્રિય વ્યાપારી સોફ્ટવેર ઉદાહરણ તરીકે ANSYS અથવા HFSS જેને કહેવાય છે તે મર્યાદિત તત્વ પદ્ધતિ પર આધારિત છે હવે તેમની પાસે કેટલાક વધુ મોડ્યુલો છે જે તમને અહીં અને ત્યાં ઈન્ટિગરલ સમીકરણો કરવાની મંજૂરી આપે છે પરંતુ જે રીતે તમે ખરેખર ખૂબ મોટી વિદ્યુત વસ્તુઓ સાથે કામ કરી શકો છો તે FEM છે કારણ કે મેમરી અને ઝડપ વાજબી છે